એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઈન વીથ ARM પ્રોફેસર ઇન્દ્રનિલ સેનગુપ્તા કોમ્પ્યુટર સાયન્સ અને ઈજનેરી વિભાગ ભારતીય પ્રૌધોગિક સંસ્થા ખળગપુર લેક્ચર 0૭ ARM ઇન્સટ્રક્શન સેટ ભાગ I હવે આપણે ARM ઇન્સટ્રક્શન સેટ પર ખૂબ ટૂંકી ચર્ચા શરૂ કરીશું આ કોર્ષના પછીના ભાગમાં અમે તમને ARM આધારિત અને Arduino આધારિત બોર્ડ પર ઘણું પ્રદર્શન બતાવીશું ત્યાં આપણે આપણા પ્રોગ્રામને ઉચ્ચ સ્તરની ભાષામાં લખીશું પરંતુ અહીં આ અને બીજા કેટલાક લેક્ચરમાં આપણે ARM પ્રોસેસરની નીચી કક્ષાની સુવિધાઓ વિશે ચર્ચા કરીશું અને તે માટે આપણને એસેમ્બલી લેંગ્વેજ ના ફીચર્સ વિશે મૂળભૂત જાણકારી હોવી જરૂરી છે જે ARM આર્કિટેક્ચર પ્રદાન કરે છે અહીં આપણે ARM ઇન્સટ્રક્શન્સની વિવિધ કેટેગરીઝ વિશે અને ખાસ કરીને ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રક્શન્સ વિશે વાત કરીશું જે ARM ઇન્સટ્રક્શન સેટ આર્કિટેક્ચર દ્વારા પ્રદાન કરવામાં આવે છે ARM ઇન્સટ્રક્શન સેટ વિશે વાત કરતા તમે એક ડેવલપર તરીકે જોશો કે તમારે એમ્બેડેડ સિસ્ટમ વિકસિત કરવાની અથવા તેને ડિઝાઇન કરવાની જરૂર છે તમારી પાસે હાર્ડવેર પ્લેટફોર્મ માઇક્રોકન્ટ્રોલર આધારિત સિસ્ટમ હશે અને તમારે તેના માટે સોફ્ટવેર લખવું પડશે આજે આપણામાંના મોટા ભાગના લોકો C માં અથવા પાયથોન અથવા Java માં કેટલીક ઉચ્ચ સ્તરની ભાષામાં સોફ્ટવેર વિકસાવે છે પરંતુ પ્રોસેસરના લોઅર લેવલ ફીચર્સ જાણવા હંમેશાં સારું છે કે જેના લીધે ચોક્કસ એપ્લિકેશન માટે કયું પ્રોસેસર વાપરવું તે સાચો નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે છે આ પ્રેરણાથી આપણે તમને ARM પ્રોસેસરની એસેમ્બલી લેંગ્વેજ ફીચર્સ નો ટૂંક પરિચય આપી રહ્યા છીએ જે ARM પ્લેટફોર્મ દ્વારા પ્રદાન કરવામાં આવતી હાર્ડવેર ફીચર્સનું પ્રતિબિંબ છે કોઈ પણ ઇન્સટ્રક્શન સેટ ને મોટા પ્રમાણમાં વિવિધ જૂથો અથવા બ્રોડ કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે ARM માં આપણે આ વર્ગોને ડેટા પ્રોસેસિંગ ડેટા ટ્રાન્સફર અને કંટ્રોલ ફ્લો તરીકે વ્યાખ્યાયિત કરીએ મોટાભાગના આધુનિક માઇક્રોકન્ટ્રોલર્સ હાર્વર્ડ આર્કિટેક્ચર પર આધારિત છે જ્યાં તમારી પાસે એક અલગ પ્રોગ્રામ મેમરી અને એક અલગ ડેટા મેમરી હશે ઇન્સટ્રક્શન્સ કે જે પ્રોગ્રામની રચના કરે છે તે પ્રોગ્રામ મેમરીમાં સંગ્રહિત કરવામાં આવશે જ્યારે તમામ ટેમ્પરરી ડેટા જે ડેટા મેમરીમાં સંગ્રહિત થશે રજિસ્ટરમાં આ PC એક રજિસ્ટર છે જે પ્રોગ્રામ મેમરીમાં આગામી ઇન્સટ્રક્શનના એડ્રેસની તરફ ધ્યાન દોરે છે જ્યારે પણ નવી ઇન્સટ્રક્શન લાવવામાં આવે છે અથવા મેમરીમાંથી લાવવામાં આવે છે ત્યારે તે એડ્રેસમાંથી મેળવવામાં આવશે જે PC માં સંગ્રહિત છે જ્યારે હું ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રક્શન્સ વિશે વાત કરી રહ્યો છું ત્યારે આપણે ડેટા પર વિવિધ એરિથમેટીક અને લોજિક ઓપરેશન્સ હાથ ધરવા વિશે વાત કરી રહ્યા છીએ હવે ARM આર્કિટેક્ચર્સ તે RISC ફિલોસોફી પર આધારિત છે મોટાભાગના ARM ફીચર્સ RISC આધારિત છે અહીં બધી ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રક્શન્સ ફક્ત રજિસ્ટર પર કાર્યરત છે તેનો અર્થ એ કે જ્યારે હું ઉમેરું એવું કહું ત્યારે આપણે બે રજિસ્ટરની વિગતોને ઉમેરીશું અને પરિણામને બીજા રજિસ્ટરમાં સંગ્રહિત કરીશું તેથી મેમરી અહીં કોઈ પણ ચિત્રમાં આવતી નથી હવે જ્યારે આપણે ડેટા ટ્રાન્સફર વિશે વાત કરીએ છીએ ત્યાં વિકલ્પો છે આપણે એક રજિસ્ટરથી બીજામાં રજીસ્ટર કરી શકીએ છીએ અથવા રજીસ્ટરમાંથી ડેટા મેમરી અથવા ડેટા મેમરીમાંથી રજીસ્ટરમાં સ્થાનાંતરિત કરી શકીએ છીએ આ વિકલ્પો બધા ત્યાં છે અને આ ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રક્શન્સનું નિર્માણ કરશે અને કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન્સ તે છે જે પ્રોગ્રામના એક્સેકયુશનના ક્રમમાં ફેરફાર કરશે સામાન્ય રીતે જેમ મેં કહ્યું હતું કે PC એક્ઝેક્યુટ કરવા માટેની આગામી ઇન્સટ્રક્શન તરફ ધ્યાન દોરશે કેમ કે ઇન્સટ્રક્શન્સનું એક્સેકયુશન કરતી વખતે PC નું મૂલ્ય વધતું જાય છે પરંતુ જ્યારે પણ તમારી પાસે જંપ અથવા સબરૂટીન કોલ જેવી કેટલીક ઇન્સટ્રક્શન્સ હોય ત્યારે અચાનક તે સિક્વન્સને ખલેલ પહોંચાડશે અને તમે કોઈ બીજા એડ્રેસ પર જશો અને ત્યાંથી તમે તમારા ઇન્સટ્રક્શન્સ મેળવવાનું શરૂ કરશો કંટ્રોલ ફ્લોમાં પરિવર્તન દ્વારા આનો અર્થ એ છે અને આવી ઇન્સટ્રક્શન્સને કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે અનિવાર્યપણે કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન્સ તે છે જે PC ના મૂલ્યમાં કોઈ રીતે ફેરફાર કરશે જેથી ઇન્સટ્રક્શન એક્સેકયુશનના સામાન્ય ક્રમમાં ફેરફાર કરવામાં આવશે આપણે પહેલા ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રક્શન્સ વિશે વાત કરી કે જે ARM ઇન્સટ્રક્શન સેટમાં છે હવે ARM ઇન્સટ્રક્શન સેટમાં નોંધ્યું છે કે રજિસ્ટર બધા 32 બીટ કદમાં છે તે માટે પ્રથમ વસ્તુ સેટ કરી પ્રોસેસરની અંદરના ALU માં પણ 32 બીટ નંબરો પર કાર્ય કરવાની ક્ષમતા છે તેથી જે બધા ઓપરેન્ડ્સ ચલાવવામાં આવી રહ્યા છે તે 32 બિટ્સ કદના છે તમે આ ઓપરેશનને રજિસ્ટર પર ચલાવી શકો છો અથવા કેટલાક ઓપરેન્ટ્સ સ્થિર હોઈ શકે છે આને લિટરેલ્સ અથવા ઇમિડિયેટ વેલ્યુસ કહેવામાં આવે છે હું રજીસ્ટરની વિગતમાં 10 મૂલ્ય ઉમેરવાનું કહી શકું છું તે 10 એ એક કોન્સટન્ટ જેવું છે જેને લિટેરલ્સ અથવા ઇમિડિયેટ વેલ્યુસ કહેવામાં આવે છે તે મૂલ્ય 10 ઇન્સટ્રક્શનના ભાગ રૂપે બતાવામાં આવે છે અને તેને ઇમિડિયેટ ઓપરેન્ડ કહેવામાં આવે છે ગણતરી પછીનું પરિણામ પણ 32 બીટનું પરિણામ છે અને આ અમુક ચોક્કસ રજીસ્ટરમાં સંગ્રહિત કરવામાં આવશે અલબત્ત એક અપવાદ છે ત્યાં એક વિશેષ મલ્ટીપ્લાય ઇન્સટ્રક્શન છે જ્યાં પરિણામ 64 બીટ નંબર તરીકે સંગ્રહિત થાય છે હવે તમે જાણો છો કે જ્યારે પણ આપણે બે n બીટ નંબરોને ગુણાકાર કરીએ ત્યારે પરિણામ 2n બિટ્સ હોઈ શકે છે તેથી જ્યારે તમે બે 32 બીટ નંબરોને ગુણાકાર કરો છો ત્યારે પરિણામ મહત્તમ 64 બીટના કદનું હોઈ શકે છે મલ્ટીપ્લાય ઇન્સટ્રક્શનનું એક વર્ઝન છે જ્યાં પરિણામ બે રજિસ્ટર અથવા 64 બીટ્સમાં સંગ્રહિત કરી શકાય છે આ લેક્ચરમાં આપણે ઇન્સટ્રક્શન એન્કોડિંગ વિશે ચર્ચા કરીશું નહીં તેનો અર્થ એ કે ઇન્સટ્રક્શન વર્ડ ના બિટ્સ રજિસ્ટરને કેવી રીતે સ્પષ્ટ કરે છે આપણે આર્કિટેક્ચરની તે વિગતમાં જઈશું નહીં પરંતુ આવશ્યકપણે કેવા પ્રકારની ઇન્સટ્રક્શન્સને સમર્થન આપવામાં આવે છે તેની અમે ચર્ચા કરીશું પહેલા આપણે એરિથમેટીક ઇન્સટ્રક્શન્સ વિશે વાત કરીએ સૌથી મૂળભૂત ઇન્સટ્રક્શન્સ એડિશન અને સબટ્રેકશન છે ARM વિવિધ એડિશન અને સબટ્રેકશન ઇન્સટ્રક્શનના વિકલ્પો પ્રદાન કરે છે ચાલો જોઈએ કે ત્યાં કયા પ્રકારની ઇન્સટ્રક્શન્સ છે પ્રથમ એક સરળ એડ ઇન્સટ્રક્શન છે અહીં ઉદાહરણ તરીકે મેં ત્રણ રજિસ્ટર r0 r1 r2 બતાવ્યા છે પરંતુ તમારી પાસે કોઈપણ રજિસ્ટર અહીં હોઈ શકે છે તે જરૂરી નથી માત્ર r0 r1 r2 હોય પ્રથમ એક ડેસ્ટિનેશન બતાવે છે બીજો અને ત્રીજો બે સોર્સ ઓપરેન્ડસ દર્શાવે છે તેથી જ્યારે હું ADD r0 r1 r2 લખીશ ત્યારે r1 અને r2 ની કિંમતો ઉમેરવામાં આવશે અને પરિણામ r0 માં સંગ્રહિત થશે કેરી સાથે એડ તે એક વર્ઝન છે જેનો ઉપયોગ મલ્ટિ પ્રીસિઝન એરિથમેટીક ને હેન્ડલ કરવા માટે થાય છે જ્યારે તમે બે 64 બીટ નંબરો ઉમેરી રહ્યા હોવ ત્યારે તમે પ્રથમ બે 3૨ બીટ નંબરો ઉમેરી શકો છો જો ત્યાં કે૨ી હોય તો તેને આગળના બીજા ૩૨ બીટ નંબરો સાથે ઉમેરી રહ્યા છો તેથી તમારી પાસે ઇન્સટ્રક્શનનું ADC વર્ઝન હોવું જોઈએ આ કેરી સાથે એડ કરવામાં આવશે પછી ત્યાં એક સામાન્ય SUB ઇન્સટ્રક્શન છે જે આ છે r1 r2 પરિણામ r0 માં જઈ રહ્યું છે મલ્ટિ પ્રીસિઝન એરિથમેટીક માટે ફરીથી બાદબાકીમાં સમાન બોરો ની વિગત છે એક BBC વર્ઝન છે જ્યાં કેરી ફ્લેગનો ઉપયોગ કરવામાં આવે છે વાસ્તવિક ગણતરી આ પ્રમાણે કરવામાં આવે છે r1 r2 C 1 આ બાદબાકી કામગીરી દરમિયાન બોરોની કાળજી લેવી પડે છે હવે ત્યાં બાદબાકીની ઇન્સટ્રક્શન્સમાં બે તફાવત છે જ્યાં ઓપરેન્ડ્સની ભૂમિકા ઉલટી છે SUB ઇન્સટ્રક્શનની જેમ આપણે r1 r2 કહીએ છીએ હવે જો હું કહું છું કે RSB આનો અર્થ છે રિવર્સ સબટ્રેક્ટ એટલે કે r2 r1 એ જ રીતે બોરો સાથેનું એક વર્ઝન છે કેરી સાથે રિવર્સ બાદબાકી તે r2 r1 C 1 છે તમે પછી પૂછી શકો છો કે તમને બે પ્રકારના સબટ્રેક્ટ ઇન્સટ્રક્શનની જરૂર કેમ છે હું હંમેશાં આ ઇન્સટ્રક્શનને SUB r0 r2 r1 તરીકે લખી શકું છું આ ARM ઇન્સટ્રક્શન બીજા ઓપરેન્ડને વધુ ફ્લેક્સિબલ રીતે બતાવાની મંજૂરી આપે છે જો તમારી પાસે બાદબાકીનું રિવર્સ વર્ઝન છે તો તે ફ્લેક્સિબલ ઓપરેન્ડ અથવા સામાન્ય ડેટામાંથી બાદ કરી શકાય છે આપણે જોઈશું કે બીજો ઓપરેન્ડ તમને કઇ રીતે ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે પરંતુ આ રિવર્સ બાદબાકી તમને ફ્લેક્સિબલ ઓપરેન્ડમાંથી સામાન્ય ઓપરેન્ડ ઉમેરવાની મંજૂરી આપે છે અથવા ફ્લેક્સિબલ ઓપરેન્ડથી તમે સામાન્ય ઓપરેન્ડને બાદ કરી શકો છો બંને વિકલ્પો પૂરા પાડવામાં આવે છે અને આ બાદબાકી ઇન્સટ્રક્શન્સમાં તમે આ 32 બીટ નંબરોને કાં તો અનસાઇનડ અથવા 2 ના કોમ્પલીમેન્ટ સાઇનડ નંબરો તરીકે જોઈ રહ્યા છો હવે બાઇનરિમાં એડિશન અને સબટ્રેકશન કરવાથી કોઈ ફરક પડતો નથી જે રીતે એરિથમેટિક કરવામાં આવે છે તે બરાબર સમાન છે ત્યાં કેટલીક બીટવાઇઝ લોજિકલ ઇન્સટ્રક્શન્સ છે ત્યાં AND ORR અને EOR જેવી ઇન્સટ્રક્શન્સ છે જે સ્પષ્ટ ઓપરેન્ડસ પર બીટવાઇઝ લોજિકલ ઓપરેશન કરે છે બીજી ઇન્સટ્રક્શન પણ છે જે બીટવાઇઝ સ્તરે સમર્થિત છે જેને ટૂંકમાં BIC બીટ ક્લિયર ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે વાસ્તવિક અર્થ એ છે કે રજિસ્ટર r1 એ r2 ના કમ્પલિમેન્ટ સાથે AND કરવામાં આવે છે તમે NOT ઓપરેશન કરો છો અને પછી AND કરો તેથી તે r2 માં જે બીટ 1 છે જો તમે નહીં કરો તો તે બિટ્સ 0 થઈ જશે જો તમે r1 સાથે AND કરો છો તો તે અનુરૂપ બીટ્સ r1 ની સંખ્યા 0 થઈ જશે તેથી ત્યાં પણ r2 માં તમારી પાસે 1 છે તે અનુરૂપ બિટ્સ r1 માં 0 બનાવવામાં આવશે તેનો અર્થ એ કે તે ક્લિયર થઈ જશે તેથી તેને બીટ ક્લિયર ઇન્સટ્રક્શન પણ કહેવામાં આવે છે પછી તમારી પાસે રજીસ્ટરમાંથી રજિસ્ટરમાં મૂવ કરવાની ઇન્સટ્રક્શન્સ છે આ પણ આપણે ડેટા મેનીપ્યુલેશન કેટેગરી હેઠળ વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ અહીં બે પ્રકારની રજિસ્ટર થી રજિસ્ટર મૂવ કરવા માટે છે જે સપોર્ટેડ છે એક સરળ રજીસ્ટર થી રજિસ્ટર મૂવ કરે છે તમે જુઓ જ્યારે હું રજીસ્ટર થી રજિસ્ટર મૂવ કહી રહ્યો છું ત્યારે મારે ફક્ત બે ઓપરેન્ડ્સનો ઉલ્લેખ કરવાની જરૂર છે જ્યારે હું MOV r0 r2 કહું છું તેનો અર્થ એ છે કે r2 ની કિંમત r0 માં નકલ થયેલ છે ત્યાં બીજું વર્ઝન મૂવ નીગેટેડ છે તેનો અર્થ છે કે જો હું MVN r0r2 કહું છું તો અહીં r2 નું કમ્પલિમેન્ટ થશે અને r0 માં ખસેડવામાં આવશે એવી ઘણી એપ્લિકેશનો છે કે જ્યાં આપણા 32 બીટ નંબરની નેગેટિવ મૂલ્ય આવશ્યક છે ત્યાં તમે આ MVN ઇન્સટ્રક્શનનો ઉપયોગ કરી શકો છો હવે અહીં એન્કોડિંગમાં મેં કહ્યું કે તમારે ત્રણ રજીસ્ટરની જરૂર નથી આ r1 જેનો આપણે પહેલાં ઉલ્લેખ કરી રહ્યા છીએ મધ્યમ ઓપરેન્ડ કે જે અહીં આવશ્યક નથી ફક્ત બે ઓપરેન્ડ્સ આવશ્યક છે કમ્પેર ઇન્સટ્રક્શન્સ વિવિધ છે તમને CPSR માં યાદ આવે છે કે આપણે આપણા અગાઉના લેક્ચર્સમાં કંડિશન ફ્લેગ્સ છે તમને યાદ હશે કે ત્યાં Z ફ્લેગ હતા ત્યાં N ફ્લેગ હતો ત્યાં V ફ્લેગ હતો અને વગેરે આ ફ્લેગ્સ ખરેખર કેટલાક એરિથમેટીક અથવા લોજિક ઓપરેશનના પરિણામો પર નજર રાખે છે જ્યારે તમે બે નંબરો ઉમેરો ત્યારે આ ફ્લેગ એ હકીકત પર નજર રાખે છે કે શું પરિણામ 0 હતું કે કેમ પરિણામ હકારાત્મક હતું કે નકારાત્મક શું ત્યાં કોઈ ઓવરફ્લો થયો હતો કે જે ઓપરેશનને લીધે થયો હતો વગેરે કેટલીકવાર તમારે ફક્ત બે સંખ્યાને કમ્પેર કરવાની અને નિર્ણય લેવાની જરૂર છે તમે ખરેખર સરવાળો અથવા બાદબાકી કરી રહ્યા નથી અને ક્યાંક પરિણામો સ્ટોર કરી રહ્યાં છો ફક્ત તમારે બે મૂલ્યોની કમ્પેર કરવાની જરૂર છે ત્યાં કમ્પેર ઇન્સટ્રક્શન્સ ઉપલબ્ધ છે જેમ કે તમે CMP r1 r2 કહી શકો છો તેનો અર્થ એ કે આંતરિક રીતે તમે r1 r2 કરી રહ્યાં છો અને તમે પરિણામ 0 નકારાત્મક કે હકારાત્મક છે કે નહીં તે તપાસી રહ્યાં છો તે મુજબ ફ્લેગ સેટ થશે નેગેટિવ કમ્પેર કરવાનું બીજું વર્ઝન છે ખરેખર તેનો અર્થ એ કે તમે r1 r2 કરો અને પછી ફ્લેગ્સ સેટ કરો અહીં આ ઇન્સટ્રક્શન્સ રજિસ્ટરમાં કોઈ પરિણામ લાવતા નથી આ તે છે જે તમારે યાદ રાખવું જોઈએ તે ફક્ત કન્ડિશન ફ્લેગ ને સેટ કરે છે જેથી તમે તે પરિણામનો ઉપયોગ જે કન્ડિશન ફ્લેગ પર આધારિત છે તેને પછીથી વાપરી શકો છો એ જ રીતે ત્યાં એક કમ્પેરિઝન પ્રકારનો ટેસ્ટ છે આ કમ્પેરિઝન નો અર્થ એ છે કે તમે લોજિકલ અને બિટવાઇઝ AND r1 અને r2 પર કરી રહ્યાં છો તો પછી તમે પરિણામ 0 અથવા નોનઝિરો છે તે ચકાસી રહ્યા છો અને તે પછી ફ્લેગ્સ સેટ કરો તેવી જ રીતે તમે ઇક્વાલિટી માટે પરીક્ષણ કરો TEQ ઇક્વાલિટી નો અર્થ એક્ષકલુસીવ ઓર જો તમે 0 અને 0 નો એક્ષકલુસીવ ઓર લો તો પરિણામ 0 છે જો તમે 1 અને 1 નો એક્ષકલુસીવ ઓર લો તો તે 0 પણ છે પરંતુ જો તમે 0 અને 1 અથવા 1 અને 0 નો એક્ષકલુસીવ ઓર લો છો તો આ 1 છે તેથી એક્ષકલુસીવ ઓર નું પરિણામ તમને જણાવે છે કે બિટ્સ સમાન છે કે નહીં તેથી જો તમે સંપૂર્ણ 32 બીટ નંબરોનો XOR લો અને પરિણામ 0 જુઓ તો આનો અર્થ એ કે બે નંબરો સમાન છે બધા બિટ્સ 0 નું XOR મૂલ્ય આપે છે તેથી જ પરિણામ 0 છે ત્યાં ઇમિડિયેટ ઓપેરેન્ડસ સ્પષ્ટ કરવાના માર્ગો છે જેમકે મેં કહ્યું હતું કે તમે કેટલાક ઇમિડિયેટ ડેટા ને નિર્દિષ્ટ કરી શકો છો હું આ હેશ સિમ્બલ સાથે આ રીતે લખી શકું છું હું બીજા ઓપરેન્ડનો ઉપયોગ ઇમિડિયેટ ઓપરેન્ડ તરીકે કરી શકું છું એમ્પેરસેન્ડ સૂચવે છે કે હું ઉલ્લેખ કરું છું તે નંબર હેક્સાડેસિમલ છે ઇમિડિયેટ મૂલ્યોના સંદર્ભમાં તમે રજૂ કરી શકો છો આ સંખ્યાના મહત્તમ મૂલ્ય પર થોડો પ્રતિબંધ છે રેન્જ સામાન્ય રીતે 0 થી 255 ની હોય છે તમે તેને 2 ની કમ્પલિમેન્ટ સંખ્યા તરીકે પણ ગણી શકો છો તમે નેગેટિવ મૂલ્ય પણ આપી શકો છો અને ત્યાં એક અન્ય સુવિધા છે ઇન્સટ્રક્શનમાં વધારાના 4 બિટ્સ છે જ્યાં તમે સ્પષ્ટ કરી શકો છો કે આ ઓપરેન્ડ મૂલ્ય ફેરવવામાં આવશે અને તેનો અર્થ એ કે 32 બીટ રેન્જમાં આ 8 બિટ્સ અહીં અથવા અહીં અથવા અહીં અથવા અહીં સ્થિત કરી શકાય છે તમે તમારી જરૂરિયાત મુજબ તમારો નંબર બનાવી શકો છો અને પછી તમે ADD SUB વગેરે કરી શકો છો મેં બીજા ઓપરેન્ડમાં થોડી ફ્લેક્સિબિલિટી વિશે વાત કરી તમે જુઓ અહીં આ શિફટેડ રજિસ્ટર ઓપરેન્ડ આવે છે તમને ARM માં કહ્યું હતું કે તે આર્કિટેક્ચરમાં તમને યાદ આવે છે ત્યાં બેરલ શિફ્ટર છે બીજો ઓપરેન્ડ વૈકલ્પિક રીતે બેરલ શિફ્ટરમાંથી પસાર થાય છે તમે તેને શિફ્ટ કરી શકો છો અને પછી તમે કેટલાક એરિથમેટિક અથવા લોજિક ઓપરેશન્સ કરી શકો છો એસેમ્બલી લેંગ્વેજ લેવલમાં તમે આના દ્વારા સ્પષ્ટ કરી શકો છો ADD r1 r2 r3 LSL 3 ચોથા પરિમાણ માં તમે કહો છો લોજિકલ શિફ્ટ લેફ્ટ 3 જેટલું કરવાનું તેનો અર્થ એ કે બીજો ઓપરેન્ડ ત્રણ સ્થાનો દ્વારા ડાબી બાજુ ખસેડવામાં આવે છે અને પછી r2 માં ઉમેરવામાં આવે છે તમે તેને કોન્સટન્ટ તરીકે નિર્દિષ્ટ કરી શકો છો અથવા તમે કોઈક રજિસ્ટર r5 દ્વારા લોજિકલ શિફ્ટ લેફ્ટ પણ સ્પષ્ટ કરી શકો છો r5 માં જે કંઈપણ મૂલ્ય છે તેટલા બિટ્સ સ્થાનાંતરિત થશે તમે અહીં જુઓ છો કે અમારી પાસે ફ્લેક્સિબલ રીતે બીજા ઓપરેન્ડને સ્પષ્ટ કરવાની સુવિધા છે ક્યાં તો નોર્મલ ફોર્મ અથવા કેટલાક શિફટેડ ફોર્મ માં તેથી જ આ રીતે રિવર્સ સબટ્રેક્ટ કરવાની સુવિધા પણ છે અને ફક્ત લોજિકલ શિફ્ટ લેફ્ટ બાકી નથી ત્યાં વિવિધ શિફ્ટ અને રોટેટ ઇન્સટ્રક્શન્સ અથવા વિકલ્પો ઉપલબ્ધ છે લોજિકલ શિફ્ટ લેફ્ટ લોજિકલ શિફ્ટ રાઇટ રોટેટ રાઇટ રોટેટ રાઇટ એટલે જ્યારે તમે જમણી બાજુએથી શિફ્ટ કરશો ત્યારે બહાર આવનાર બીટ ફરીથી રજિસ્ટરની અંદર આવશે રોટેટ રાઇટ એક્સટેન્ડેડ એટલે કે તમે જે રજિસ્ટરને જમણી બાજુ ફેરવી રહ્યા છો તે પછી તમારું કેરી ફ્લેગ હશે આ બીટ આ કેરી ફ્લેગમાં જશે અને તેમાં તમારો કેરી ફ્લેગ રોટેટ થશે તેથી જ આ એક 33 બીટ રોટેશન જેવું છે તેને 1 બીટ દ્વારા એક્સટેન્ડેડ કહેવામાં આવે છે અને એરિથમેટિક શિફ્ટ લેફ્ટ એ લોજિકલ શિફ્ટ લેફ્ટ જેવું જ છે કોઈ ફરક નથી અને એરિથમેટિક શિફ્ટ રાઇટ નો અર્થ એ છે કે જો ત્યાં નેગેટિવ સંખ્યા હોય જ્યારે તમે જમણી બાજુ સ્થળાંતર કરો છો તો 1 ને મોસ્ટ સિગ્નીફીકેન્ટ બીટ સાઇડમાં ઉમેરવામાં આવશે જો તે પોજિટિવ સંખ્યા હોય તો 0 ઉમેરવામાં આવશે તો આ વિવિધ વિકલ્પો છે આ આકૃતિમાં આમાંથી કેટલાક બતાવવામાં આવ્યા છે તમે અહીં જોશો કે જો તમે લોજિકલ શિફ્ટ લેફ્ટ 5 કરો છો તો મૂળ રજિસ્ટર 5 સ્થાનો દ્વારા ડાબે ખસેડવામાં આવશે અને 0 ને જમણી બાજુ ઉમેરવામાં આવશે જો તમે લોજિકલ શિફ્ટ રાઇટ 5 કરો છો તો સમાન રીતે કહો છો તો તમે જમણી બાજુ સ્થાનાંતરિત કરો છો અને 0 ઉમેરો છો જો હું એરિથમેટિક શિફ્ટ રાઇટ કરું છું પરંતુ સંખ્યા પોજિટિવ છે જેનો અર્થ MSB 0 હતો ત્યારે 0 ઉમેરવામાં આવશે પરંતુ જો સંખ્યા નેગેટિવ હતી જેનો અર્થ મોસ્ટ સિગ્નીફીકેન્ટ બીટ 1 હતો તો પછી ડાબી બાજુએ 1 ઉમેરવામાં આવશે અને જેમ જેમ મેં કહ્યું હતું તે રોટેટ અહીંથી અંદર આવશે આ વિવિધ વિકલ્પો છે કેટલાક ગુણાકાર માટેની ઇન્સટ્રક્શન્સ પણ છે તમે બે નંબરો r2 r3 ને ગુણાકાર કરો છો અને તમે પરિણામના ફક્ત 32 બિટ્સ લો છો કારણ કે ગુણાકાર પરિણામ 64 બીટ હોઈ શકે છે પરંતુ તમે હાઇ ઓર્ડર બિટ્સને અવગણશો છો તમે માની લો છો કે પરિણામ 32 બિટ્સમાં ફિટ થશે અને તમે ફક્ત તે જ છેલ્લા 32 બિટ્સ લેશો અને ગુણાકારમાં ઇમિડિયેટ ઓપરેશન્સનો ઉપયોગ કરી શકાતો નથી બીજી સૂચના છે જે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન માટે ખૂબ ઉપયોગી છે આને મલ્ટીપ્લાય અને એક્યુમૂલેટ કહેવામાં આવે છે ત્યાં તમારે કોઈ બીજા નંબર સાથે સંખ્યાને સતત ગુણાકાર કરવાની અને સતત બીજા મૂલ્યમાં ઉમેરવાની જરૂર છે આ સાથે અમે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ જ્યાં અમે કેટલીક એરિથમેટિક અને લોજિકલ ઇન્સટ્રક્શન્સ વિશે વાત કરી છે જે ઉપલબ્ધ છે અને ARM ઇન્સટ્રક્શન સેટ આર્કિટેક્ચર દ્વારા સપોર્ટેડ છે હવે પછીના લેક્ચરમાં અમે ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રક્શન વિશે વાત કરીશું વિવિધ પ્રકારની ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રક્શન્સ શું છે જેનો ઉપયોગ રજિસ્ટર અને મેમરી વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે Glossary English Words Word Meaning assembly language એસેમ્બલી લેંગ્વેજ એસેમ્બલી ભાષા data processing instructions ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રક્શન્સ માહિતી પ્રક્રિયા સૂચનો instruction set architecture ઇન્સટ્રક્શન સેટ આર્કિટેક્ચર સૂચના સેટ આર્કિટેક્ચર instruction set ઇન્સટ્રક્શન સેટ સૂચના સેટ assembly language features એસેમ્બલી લેંગ્વેજ ફીચર્સ એસેમ્બલી ભાષા ફીચર્સ program memory પ્રોગ્રામ મેમરી પ્રોગ્રામ મેમરી data memory ડેટા મેમરી ડેટા મેમરી temporary ટેમ્પરરી કામચલાઉ data processing ડેટા પ્રોસેસિંગ ડેટા પ્રોસેસિંગ arithmetic and logic operations એરિથમેટીક અને લોજિક ઓપરેશન્સ અંકગણિત અને તર્ક ક્રિયાઓ philosophy ફિલોસોફી ફિલસૂફી control flow instructions કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન્સ કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન્સ jump જંપ કૂદવું subroutine call સબરૂટીન કોલ સબરૂટીન કોલ operands ઓપરેન્ડ્સ ઓપરેન્ડ્સ literals or immediate values લિટેરલ્સ અથવા ઇમિડિયેટ વેલ્યુસ શાબ્દિક અથવા તાત્કાલિક મૂલ્યો constant કોન્સટન્ટ સ્થિર immediate operand ઇમિડિયેટ ઓપરેન્ડ તાત્કાલિક ઓપરેન્ડ multiply instruction મલ્ટીપ્લાય ઇન્સટ્રક્શન ગુણાકાર ઇન્સટ્રક્શન instruction word ઇન્સટ્રક્શન વર્ડ સૂચના શબ્દ addition and subtraction એડિશન અને સબટ્રેકશન સરવાળો અને બાદબાકી destination ડેસ્ટિનેશન પહોંચવાનું સ્થળ source operands સોર્સ ઓપરેન્ડસ સ્રોત કામગીરી add with carry કેરી સાથે એડ વદ્દી સાથે સરવાળો multi precision arithmetic મલ્ટિ પ્રીસિઝન એરિથમેટીક મલ્ટી ચોકસાઇ અંકગણિત borrow બોરો બોરો reverse subtract રિવર્સ સબટ્રેક્ટ વિપરીત બાદબાકી complement signed કોમ્પલીમેન્ટ સાઇનડ પૂરક સાઇનડ unsigned અનસાઇનડ અનસાઇનડ data manipulation ડેટા મેનીપ્યુલેશન ડેટા મેનીપ્યુલેશન move negated મૂવ નીગેટેડ નકારવામાં ખસેડો compare instructions કમ્પેર ઇન્સટ્રક્શન્સ તુલનાત્મક સૂચનો condition flag કન્ડિશન ફ્લેગ comparison કમ્પેરિઝન સરખામણી equality ઇક્વાલિટી સમાનતા exclusive or એક્ષકલુસીવ ઓર એક્ષકલુસીવ ઓર hexadecimal હેક્સાડેસિમલ હેક્સાડેસિમલ shifted register શિફટેડ રજિસ્ટર સ્થળાંતર કરાયેલ રજિસ્ટર barrel shifter બેરલ શિફ્ટર બેરલ પાળી parameter પેરામીટર પરિમાણ normal form નોર્મલ ફોર્મ સામાન્ય સ્વરૂપ shifted form શિફટેડ ફોર્મ સ્થાનાંતરિત ફોર્મ logical shift left લોજિકલ શિફ્ટ લેફ્ટ લોજિકલ શિફ્ટ લેફ્ટ logical shift right લોજિકલ શિફ્ટ રાઇટ લોજિકલ શિફ્ટ રાઇટ rotate right રોટેટ રાઇટ રોટેટ રાઇટ Rotate right extended રોટેટ રાઇટ એક્સટેન્ડેડ રોટેટ રાઇટ એક્સટેન્ડેડ most significant bit મોસ્ટ સિગ્નીફીકેન્ટ બીટ સૌથી નોંધપાત્ર બીટ multiply and accumulate મલ્ટીપ્લાય અને એક્યુમૂલેટ ગુણાકાર અને એક્યુમૂલેટ